તેથી આ લેક્ચરમાં આપણે ખૂબ જ મહત્વના સ્ટેપ ઉપર ધ્યાન આપીશું જેમાં તમે કહી શકો કે ડિઝાઇનની ફિજીકલ ચકાસણી અથવા કેટલાક રૂલો કે જેનું લેઆઉટ બનાવવા માટે મારે જે ડિઝાઇનરનું પાલન કરવું જોઈએ તેને ડિઝાઇન રૂલ ચેક કહેવાય છે ચાલો પહેલા એ સમજવાનો પ્રયત્ન કરીએ કે VLSI લેઆઉટ ડિઝાઇનના સંદર્ભમાં ડિઝાઇનનો રૂલ શું છે પ્રથમ વાક્ય મહત્વપૂર્ણ છે તમે જોશો કે પ્રોસેસર્સ કોમ્પ્લેક્સ બની રહ્યા છે તેથી લેઆઉટ ઉપર આપણી પાસે આ ટાઈપના બિલિયન્સ રેક્ટેન્ગ્યુલર આકાર છે હવે આપણે કેવી રીતે જાણી શકીએ કે આ બિલિયન્સ રેક્ટેન્ગ્યુલર આકાર જે રીતે તે નાખવામાં આવ્યા છે તે સર્કિટના યોગ્ય ફંકશનમાં પરિણમશે જે આપણે બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ત્યાં ઘણી બધી સમસ્યાઓ હોઈ શકે છે ત્યાં 2 વાયર હોઈ શકે છે એકસાથે ખૂબ નજીક હોઈ શકે છે શોર્ટ સર્કિટ હોઈ શકે છે અથવા ફેબ્રિકેશનમાં કેટલીક ઇમ્પરફેકશનને કારણે વાયરની પહોળાઈ એટલી પહોળી ન હોઈ શકે કે જે બ્રેક થઈ શકે છે અથવા તે ખૂબ સાંકડી થઈ ગઈ છે રજિસ્ટન્સ મૂલ્ય બિનજરૂરી રીતે વધ્યું છે તેથી આવી ઘણી બધી સમસ્યાઓ છે જે ફેબ્રિકેશન દરમિયાન થઈ શકે છે જે ડિવાઇસ અથવા સર્કિટની નિષ્ફળતા તરફ દોરી શકે છે તેથી ડિઝાઈનનો રૂલ કહે છે કે જ્યારે હું થમ્બ રૂલનો ઉલ્લેખ કરી શકું છું જેમ કે એક વાયર કે જે મેટલ એક ઉપર નાખવામાં આવી રહ્યો છે હું કહું છું કે વાયરની મિનિમમ લંબાઈ આટલી હોવી જોઈએ અને આ 2 વાયર વચ્ચે મિનિમમ સેપરેશન હોવું જોઈએ આ મારા ડિઝાઇન રૂલો હશે તેથી એકવાર લેઆઉટ બનાવવામાં આવે છે જેનો અર્થ ફરીથી વિવિધ લેયરો ઉપર રેક્ટેન્ગ્યુલર આકારોનો સમૂહ છે તેથી ઑટોમેટેડ ટૂલનો ઉપયોગ કરીને હું ચકાસી શકું છું કે શું આ ડિઝાઇન નિયમો બધા રેક્ટેન્ગ્યલ અને રેક્ટેન્ગ્યલની જોડી માટે સંતુષ્ટ છે કે જે ઈન્ટરેકટ કરી શકે છે આમ તે કોમ્પ્લેક્સ અને સમય માંગી લે તેવી પ્રોસેસ છે પરંતુ તે ટકાઉ છે તેથી આ મૂળ હેતુ છે તેથી ડિઝાઇનર માટે ફેબ્રિકેશન પ્રોસેસઓની કોમ્પ્લેક્સતાઓને સમજવી મુશ્કેલ છે તેમાં જે ખામીઓ આવી શકે છે તેથી ઉકેલ એ છે કે ડિઝાઇન રૂલોના સમૂહને વ્યાખ્યાયિત કરવા માટે વિભાજીત કરવામાં આવે છે આ ડિઝાઇન નિયમો તેઓ ડિઝાઇનર અને જે વ્યક્તિ ખરેખર પ્રોસેસ એન્જીનીર બનાવતી હોય તે વચ્ચે એક ટાઈપનાં ઇન્ટરફેસ તરીકે ફંકશન કરે છે ડિઝાઇન રૂલો કન્ઝર્વેટિવ અથવા અગ્રેસિવ હોઈ શકે છે કન્ઝર્વેટિવ એટલે હું જાણી જોઈને કહું છું કે વાયરની લંબાઈ એટલી હોવી જોઈએ જે જરૂરી છે તેના કરતાં વધારે હોવી જોઈએ કારણ કે હું ફેબ્રિકેશન પ્રોસેસની વિવિધતાઓ માટે પણ ટોલરન્સને ધ્યાનમાં રાખું છું તેથી વાયરની પહોળાઈ ઘણી ઓછી હશે પરંતુ જો હું શરૂઆતમાં જ કહેવાનું શરૂ કરું કે વાયરની પહોળાઈ એટલી જ મોટી હોવી જોઈએ તેવી જ રીતે વાયરો વચ્ચેનું સેપરેશન પણ થોડું ટોલરેટેડ હોય જો હું સ્પષ્ટ કરું તો તેમને પૂરતા પ્રમાણમાં અલગ કરવા પડશે તેથી ફેબ્રિકેશનની ઇમ્પરફેકશનને લીધે પણ તેમની વચ્ચે કોઈ શોર્ટ સર્કિટ થશે નહીં તેથી આ સમજ છે પરંતુ ઇમ્પ્લિકેશન એ છે કે જો તમે આ અર્થમાં કન્ઝર્વેટિવ છો તો કુલ સરેરાશ રીજીયનફળ વધશે એટલે કે વિલંબને કારણે તમારું પ્રદર્શન વધશે પરંતુ જો તમે અગ્રેસિવ હોય તો તમે વાયરને બિનજરૂરી રીતે પહોળા અથવા વિભાજનને વધુ મોટા બનાવવાની વાત કરી રહ્યાં નથી તો પછી તમે ફંકશનક્ષમતામાં વધારો કરવા વિશે વાત કરી રહ્યા છો કે કદાચ કેટલીક નિષ્ફળતાને કારણે ઉત્પાદિત યોગ્ય ચિપ્સની ટકાવારીમાં ઉપજ ઘટી શકે છે તેથી આ કોમ્પ્રોમાઇઝ છે તેથી ડિઝાઇન રૂલો ખરેખર જોવામાં આવશે આ અમુક અવરોધોને સ્પષ્ટ કરે છે જે રેક્ટેન્ગ્યુલરના સંદર્ભમાં નેચરમાં જીઓમેટ્રીક છે આપણે તેને અહીં આર્ટવર્ક કહીએ છીએ હવે આ રૂલો સામાન્ય રીતે મિનિમમ પહોળાઈ અને મિનિમમ સેપરેશન અથવા સ્પેસિંગના રૂલો છે અને તે એક જ લેયર ઉપર અથવા વિવિધ લેયરોમાં વાયર અથવા ઑબ્જેક્ટ વચ્ચે એપ્લાય પડે છે હવે જો આ રૂલોનું પાલન કરવામાં આવે તો તે સુનિશ્ચિત કરવામાં આવે છે કે પ્રોસેસ વેફર્સ ઉપરની પેટર્ન મોટાભાગે ટોપોલોજીને સાચવશે અને યોગ્ય ડિઝાઇન તરફ દોરી જશે તેથી ડિઝાઇનર માટે આ સરળ બને છે હવે મોટા ભાગના ડિઝાઇન રૂલો જેનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનો અર્થ વ્યવહારમાં તેઓને કેટલીકવાર સ્કેલેબલ કહેવામાં આવે છે સ્કેલેબલ એટલે આ રૂલો પેરામીટર લેમ્બડાના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે તેથી આપણે સ્પષ્ટ કરીએ છીએ કે એક વાયર ચાલો કહીએ કે 2 વાયર ચાલી રહ્યા છે તેથી રૂલ એમ કહી શકે છે કે વાયરની મિનિમમ પહોળાઈ ટવાઇસ લેમ્બડા હશે અને વાયર વચ્ચેનું મિનિમમ સેપરેશન 3 લેમ્બડા હશે પરંતુ હું એ નથી કહેતો કે મારી લેમ્બડાનું મૂલ્ય શું છે જેમ જેમ મારી ટેક્નોલૉજીના માપદંડો નાના અને નાના થતા જાય છે તેમ લેમ્બડાનું મૂલ્ય પણ નાનું અને નાનું થતું જાય છે આશરે કહીએ તો લેમ્બડા એ સૌથી નાના ટ્રાન્ઝિસ્ટરના કદનું સૂચક છે સૌથી નાના ટ્રાન્ઝિસ્ટરની ચેનલને સામાન્ય રીતે 2 લેમ્બડા બાય 2 લેમ્બડા તરીકે દર્શાવવામાં આવે છે તેથી અડધા ટ્રાન્સિસ્ટરનું કદ સૌથી નાનું છે જેને લેમ્બડા તરીકે ગણી શકાય હવે ટેક્નોલોજી 0 25 માઈક્રોન ટેક્નોલોજીથી ઘટાડીને કહે છે કે તમે 0 18 માઈક્રોન ટેક્નોલોજી ઉપર સ્કેલ કર્યું છે તેથી તમારા ડિઝાઇન રૂલો બદલાયા નથી પરંતુ લેમ્બડાનું મૂલ્ય બદલાઈ ગયું છે એટલે કે આજે ડીપ સબમાઇક્રોન ટેક્નોલોજીના રીજીયનમાં માત્ર આ માપી શકાય તેવા ડિઝાઇન રૂલો કામ કરશે નહીં કેટલાક અન્ય ડિઝાઇન રૂલો પણ છે જે વિસ્તૃત છે જે અમુક ચોક્કસ મૂલ્યો ઉપર આધારિત છે તે હવે લેમ્બડા ઉપર આધારિત નથી તેથી પરિણામો વધુ કોમ્પ્લેક્સ બને છે તેથી આ તે છે જેનો મેં ઉલ્લેખ કર્યો છે કે રૂલો પોર્ટેડ છે અથવા સમય સાથે પ્રોસેસની સિરીઝમાં ટેક્નોલોજી સ્કેલ ઉપર પોર્ટ કરી શકાય છે અને ડીપ સબમાઇક્રોન ડિઝાઇન માટે અમને કેટલાક ચોક્કસ ડિઝાઇન રૂલોનો ઉપયોગ કરવાની ફરજ પડી શકે છે કારણ કે તમામ લેયરો માટે ત્યાં સ્કેલિંગ સમાન રીતે કામ કરતું નથી હવે લેઆઉટ્સનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરવામાં આવે છે આપણે અમારા અગાઉના લેક્ચરોમાં આ જોઈ ચૂક્યા છીએ તેથી આપણે એક સ્કેમેટિક લેઆઉટનો ઉપયોગ કરી શકીએ છીએ તમારા સ્કેમેટિક લેઆઉટને સિમ્બોલિક બનાવી શકીએ છીએ જ્યાં લેઆઉટને વિવિધ ઑબ્જેક્ટ્સને અનુરૂપ રેક્ટેન્ગ્યલ દ્વારા રજૂ કરવામાં આવે છે અને આપણે કેટલાક કલર કોડિંગ કન્વેનશનનો ઉપયોગ કરીએ છીએ દરેક લેયરને એક અલગ કલર દ્વારા દર્શાવવામાં આવે છે જેમ કે તમે આકૃતિને યાદ કરો જે આપણે અગાઉ જોઈ હતી અહીં એક CMOS ઇન્વર્ટર જે આપણે આના જેવા સ્કેમેટિક સ્વરૂપમાં રજૂ કર્યું હતું જ્યાં આપણે કેટલાક કલર કોડિંગનો ઉપયોગ કરીએ છીએ વાદળી એટલે મેટલ લાલ એટલે પોલિસિલિકન ગ્રે એટલે ડિફ્યુઝન એટલે કે n ડિફ્યુઝન અને આ બાજુ બ્રાઉન એટલે p ડિફ્યુઝન અને કોન્ટેક્ટ કટ બ્લેક માટેનું કન્વેનશન છે આપણે એ પણ જોયું છે કે સિમ્બોલિક લેઆઉટને સ્ટીક ડાયાગ્રામમાં વધુ કોમ્પેક્ટમાં રજૂ કરી શકાય છે દરેક ઑબ્જેક્ટ દ્વારા લાઈન તરીકે દર્શાવવામાં આવે છે તમને યાદ હોય તો આપણે જોયું છે કે આ જ લેઆઉટને આના જેવી સ્ટિક ડાયાગ્રામ દ્વારા કોમ્પેક્ટ રીતે રજૂ કરી શકાય છે હવે ધારો કે અમારી પાસે ડિઝાઇન રૂલોની ઍક્સેસ છે આપણે પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે મેટલ લાઇન ઓછામાં ઓછી 3 લેમ્બડા પહોળી હોવી જોઈએ તેથી અહીં જો મેં તેને એક લાઈન તરીકે દર્શાવ્યું હોય તો પણ હું જાણું છું કે આ રેક્ટેન્ગ્યુલરની પહોળાઈ 3 લેમ્બડા હશે તેથી જો હું જાણું છું કે આ મેટલ અને પોલિસિલિકોન લાઇન વચ્ચેનું સેપરેશન 3 લેમ્બડા હશે તો હું પહેલેથી જ જાણું છું કે આ સેપરેશન 3 લેમ્બડા હશે તેથી ડિઝાઇનના રૂલથી હું મારા સ્ટિક ડાયાગ્રામને સીધા જ મારા લેઆઉટમાં રૂપાંતરિત કરી શકું છું આ આપણને એડવાન્ટેજ થાય છે તેથી ચાલો ખૂબ જ ઝડપથી બેઝિક MOS ટ્રાન્સિસ્ટર ફેબ્રિકેશન જોઈએ તેથી તમે જાણો છો કે n ચેનલ ટ્રાન્ઝિસ્ટર આ રીતે બનાવવામાં આવે છે જ્યાં સબસ્ટ્રેટ p ટાઈપના સબસ્ટ્રેટ ઉપર મેં બનાવેલા 2 ડિફ્યુઝન રીજીયનો હાઇલી ડોપ્ડ n રીજીયનો છે તેથી એક સોર્સ છે એક ડ્રેઇન છે અને તેની વચ્ચે એક ઓક્સાઇડ ઇન્સ્યુલેશન લેયર છે જેની ટોપ ઉપર પોલિસિલિકન લેયર બનાવવામાં આવે છે જે ગેટ બનાવે છે તેથી ગેટ ઉપર યોગ્ય વોલ્ટેજ એપ્લાય કરીએ જેથી ઈલેક્ટ્રોન ચેનલમાં ખેંચી શકાય અને ચેનલ ન્ડક્ટ થઈ શકે કે કન્ડક્ટ ન થી શકે ઇક્વિવેલેંસ સર્કિટ આના જેવી દેખાય છે હવે તમે ટ્રાન્સિસ્ટર માટે જુઓ છો તો તે વાસ્તવમાં આના જેવું છે એક બાજુ ડિફ્યુઝન છે બીજી બાજુ ડિફ્યુઝન છે વચ્ચે અને ઉપર કંઈ નથી ત્યાં એક સોલિડ પોલિસિલિકન બ્લોક છે પરંતુ લેઆઉટમાં જ્યારે આપણે બતાવીએ છીએ કે આપણે વચ્ચે ડિસકનેક્શન નથી બતાવતા ત્યારે આપણે ડિફ્યુઝનને સોલિડ રેક્ટેન્ગ્યુલર તરીકે બતાવીએ છીએ અને પોલિસીલિકોનને પણ સોલિડ રેક્ટેન્ગ્યુલર તરીકે બતાવીએ છીએ પરંતુ તે સમજી શકાય છે કે જે રીજીયનમાં ઓવરલેપિંગ છે ડિફ્યુઝન લીલા રીજીયન વાસ્તવમાં ત્યાં નથી પરંતુ આ માત્ર કન્વેનશનની બાબત છે તેથી અમારા સિમ્બોલિક લેઆઉટ અથવા સ્કેમેટિક લેઆઉટમાં આપણે તેને એક કન્ટીન્યુઅસ રેક્ટેન્ગ્યલ આ રીતે બતાવીએ છીએ આ હું શું રજૂ કરું છું તેથી અહીં ટ્રાન્ઝિસ્ટર જેવું આ સોલિડ જેવા સ્કીમેટિક ઉપર દર્શાવવામાં આવ્યું છે આ નીચલા લેયર ઉપરનું ટોપ વ્યુ ડિફ્યુઝન છે અને તેના ટોપ ઉપર લાલ રંગમાં પોલિસિલિકન સ્તર જે ગેટ છે એવી જ રીતે p ટાઈપ MOS ટ્રાન્ઝિસ્ટર બિલકુલ સમાન છે ટોપ ઉપર ફક્ત આ n ટાઈપના સબસ્ટ્રેટ અથવા ત્યાં p ટાઈપના ડિફ્યુઝન રીજીયનો અને તેવી જ રીતે ઓક્સાઇડ બનાવવામાં આવે છે તેથી અહીં ડિફ્યુઝન રીજીયન માટે કલર કન્વેનશન બ્રાઉન છે અને ડિફ્યુઝન અને પોલિસીલીકોન લેયરની ઉપર જ ઘણા બધા મેટલના લેયરો હોઈ શકે છે મેટલ 1 મેટલ 2 3 4 5 હશે અને બાકીની જગ્યા ઇન્સ્યુલેટીંગ ઓક્સાઇડ છે તમે તેને થિક ઓક્સાઇડ કહો છો અને પછી જ્યારે જરૂર પડે ત્યારે આજુબાજુના કનેક્શનો હોઈ શકે છે આ કનેક્શન જેવા લેયરો મેટલ 1 પોલિસિલિકન વચ્ચે બતાવે છે આ મેટલ 1 અને મેટલ 2 વચ્ચે બતાવે છે આ વાયરના કનેક્શન અથવા કોન્ટેક કનેક્શનો છે આ તે કન્વેનશનો છે જેના વિશે મેં વાત કરી હતી તેથી પોલિસીલિકોન વાયર લાલ કલરમાં રજૂ થાય છે N ટાઈપ ડિફ્યુઝન માટેનું ડિફ્યુઝન લીલું છે P ટાઈપનું ડિફ્યુઝન ભૂરા કલરમાં મેટલ 1 વાદળી મેટલ 2 જાંબલી અને Via ના કોન્ટેક કનેક્શનો કાળા કલરમાં રજૂ થાય છે તેથી આ એક બીજું ઉદાહરણ છે જે બીજા ટ્રાન્ઝિસ્ટરના ડ્રેઇન સાથે જોડાયેલા એક ટ્રાન્ઝિસ્ટરના સોર્સ સાથે 2 ટ્રાન્ઝિસ્ટર એક n ટાઈપ એક p ટાઈપ દર્શાવે છે તેથી કદાચ આપણે ઇન્વર્ટર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી આ આ સેન્ટ્રલ પોઇન્ટ છે જ્યાંથી આપણે આઉટપુટ લઈશું એટલે કે ઇનપુટ કનેક્શનો દર્શાવવામાં આવ્યા નથી પરંતુ આ ઇનકમ્પ્લિ ઇન્વર્ટર છે હવે મેં કહ્યું તેમ ડિઝાઇનના રૂલો આના જેવા દેખાશે પ્રથમ ટાઈપનો ડિઝાઈનનો રૂલ રેક્ટેન્ગ્યુલર આકાર આપીને વિશેષતાની પહોળાઈનો ઉલ્લેખ કરવાનો છે તો મિનિમમ પહોળાઈ કેટલી હોવી જોઈએ જુઓ આ બધા મિનિમમ છે તેથી જો હું 2 લેમ્બડાની જગ્યાએ 3 લેમ્બડાનો ઉપયોગ કરું તો કોઈ નુકસાન નથી આવા 2 આકારના રેક્ટેન્ગ્યલ વચ્ચે સ્પેસિંગની સુવિધાઓ છે તો મિનિમમ સેપરેશન કેટલું હોવું જોઈએ તેથી અહીં આ ઉદાહરણમાં તે 2 લેમ્બડા તરીકે દર્શાવવામાં આવ્યું છે હવે લેયરના આધારે આ મૂલ્યો બદલાશે તેથી કેટલાક વાસ્તવમાં પ્રેક્ટિકલ ડિઝાઇન રૂલો અહીં બતાવવામાં આવ્યા છે આ MOSIS નામના સ્ટાન્ડર્ડ ડિઝાઇન રૂલ ઉપર આધારિત છે તેથી આ રૂલો આ રીતે સ્પષ્ટ કરે છે પોલિસિલિકોન જ્યાં ગેટ બને છે તેની મિનિમમ પહોળાઈ 2 લેમ્બડા હોવી જોઈએ સેપરેશન પણ 2 લેમ્બડા ડિફ્યુઝન જે નીચે છે ડિફ્યુઝન મિનિમમ પહોળાઈ 3 લેમ્બડા છે 2 પેરેલલ ડિફ્યુઝન વચ્ચેનું સેપરેશન પણ 3 લેમ્બડા હોવું જોઈએ જેમ જેમ તમે 3 લેમ્બડા ઉપર જાઓ છો તેમ મેટલ 1 માટે સેપરેશન 3 લેમ્બડા છે પરંતુ જેમ જેમ તમે મેટલ 2 ઉપર આગળ વધો છો તેમ તેમ સેપરેશન 4 લેમ્બડાથી વધારે હોવું જોઈએ તેથી જેમ જેમ તમે લેયર ઉપર જાઓ છો તેમ તેમ સેપરેશન પણ વધવા લાગે છે આ પણ તમારે યાદ રાખવું જોઈએ વેલ અહીં ટ્રાન્ઝિસ્ટર રચાય છે તેથી તમે જુઓ છો કે ડિફ્યુઝન રીજીયન અને પોલિસિલિકોન રીજીયન એકબીજાને છેદે છે તેથી જ્યારે ડિફ્યુઝન અને પોલિસિલિકોન એકબીજાને છેદે છે ત્યારે આપણે કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે પરંતુ ડિફ્યુઝન પહોળાઈમાં 3 લેમ્બડા હોઈ શકે છે અને પોલિસિલિકન પહોળાઈમાં 2 લેમ્બડા હોઈ શકે છે તેથી આ મિનિમમ અહીં 3 લેમ્બડા અહીં 2 લેમ્બડા છે અને આ બાજુના ઓવરલેપ અંગે ઓછામાં ઓછા 2 લેમ્બડા ત્યાં હોવા જોઈએ આ બાજુ ઓછામાં ઓછા 3 લેમ્બડા હોવા જોઈએ તેથી જો તમે આ વધારાનું સેપરેશન ન રાખતા હોવ એટલે કે આ પોલિસીલિકોન રીજીયનમાં વધારાનો હોય તો પછી કેટલીક ફેબ્રિકેશન એરરને કારણે તમે આવી પરિસ્થિતિમાં આવી શકો છો જ્યાં પોલિસિલિકોન આખી ચેનલને આવરી લેતું નથી અને તમે ગેટ ઉપર જે પણ વોલ્ટેજ આપી રહ્યા છો તેને ધ્યાનમાં લીધા વિના વહેતા કરંટનો પાથ હશે એવી જ રીતે જ્યારે 2 પોલિસિલિકોન અને ડિફ્યુઝન લેયરો હોય ત્યારે તે સંબંધિત નથી અને 2 લેયરો છે તે તેમની વચ્ચે 1 લેમ્બડા સેપરેશન હોવા જોઈએ તેથી આના જેવું ઓવરલેપિંગ કરવું ઇચ્છનીય નથી કારણ કે તે એક્સીડન્ટલી ટ્રાન્ઝિસ્ટર બનાવી શકે છે તેથી ત્યાં સેપરેશન હોવા જોઈએ એવી જ રીતે કોન્ટેકો વચ્ચે સ્પેસિંગ જુઓ 2 કોન્ટેક કનેક્શનો વચ્ચે 3 લેમ્બડા સ્પેસિંગ હોવું જોઈએ અને જો ત્યાં પોલિસીલિકોન લાઇન ચાલી રહી હોય તો આ પોલિસીલિકોન અને આ કોન્ટેકો વચ્ચે ફરીથી 3 લેમ્બડા સેપરેશન હોવું જોઈએ આ પોલી કોન્ટેક્ટ પોલિસીલીકોન લેયર ટુ મેટલ માટે છે પરંતુ ડિફ્યુઝન કોન્ટેક માટે મેટલમાં ડિફ્યુઝન 4 લેમ્બડા એક કોન્ટેકથી બીજા 4 લેમ્બડા સુધી ફરી ડિફ્યુઝન રીજીયનમાંથી કોન્ટેક 4 લેમ્બડા સુધી હોવું જોઈએ તેથી જો ત્યાં પોલિસિલિકોન કોન્ટેક અને ડિફ્યુઝન કોન્ટેક બાજુમાં હોય તો ઓવરલેપનો વિસ્તાર હોવો જોઈએ જે ઓછામાં ઓછો 2 લેમ્બડા હોવો જોઈએ હવે કનેક્શન દ્વારા જો તમે M2 થી M1 ને જોડવા માંગતા હોય તો આવા 2 કોન્ટેકો માટે તેમની વચ્ચે 4 લેમ્બડા અને કોન્ટેકનું કદ હોવું જોઈએ ઇન્ટરનલી રેક્ટેન્ગ્યુલર 2 લેમ્બડા બાય 2 લેમ્બડા હોવો જોઈએ અને 4 બાજુએ 1 લેમ્બડા અલગ થવું જોઈએ હવે આ એવી વસ્તુ છે જેને મંજૂરી નથી તેનો અર્થ એ કે તમે પોલિસીલિકોન અને મેટલ લેયરને વાયા કનેક્શન સાથે સીધું કનેક્ટ કરી શકતા નથી મેટલ 1 થી મેટલ 2 વાયા માત્ર 2 મેટલો વચ્ચે છે તેથી અમારા પોલિસિલિકનને મેટલ સાથે કનેક્ટ કરવા માટે તમારે આના જેવા 3 લેમ્બડા કોન્ટેકનો ઉપયોગ કરવો પડશે તેથી આ તે છે જે આપણે પહેલાથી જ જોયું છે તેથી અમારી પાસે CMOS ટ્રાન્ઝિસ્ટર nMOS અને pMOS ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીને COMS ઇન્વર્ટર હોઈ શકે છે તમારી પાસે સ્કેમેટિક લેઆઉટ હોઈ શકે છે જેમ કે આપણે પહેલેથી જ જોયું છે અને સ્કેમેટિક લેઆઉટને સ્ટીક ડાયાગ્રામ દ્વારા પણ રજૂ કરી શકાય છે હવે તમે જોઈ શકો છો કે આ જ ઇન્વર્ટર માટે લેઆઉટની મલ્ટીપલ રીતો હોઈ શકે છે જેમ કે અહીં મેં 2 પોસિબલ સ્ટીક ડાયાગ્રામ બતાવ્યા છે જેમ કે અહીં સીધું કનેક્ટ કરવાને બદલે કહો કે હું અગાઉ બતાવી રહ્યો હતો આ p ડિફ્યુઝન અને n ડિફ્યુઝન કોન્ટેક સાથે ડિફ્યુઝન છે તો કયું મુશ્કેલ છે તો અહીં હું વચ્ચે એક મેટલ લાઈન બતાવું છું તેથી વાસ્તવમાં તમે મેટલ કોન્ટેક્ટમાં ડિફ્યુઝન અને મેટલ ઉપર આઉટપુટ લઈ રહ્યા છો હવે તેને આ રીતે કરવાને બદલે તમે તેને આના જેવું પણ કરી શકો છો 2 લેયર્સ વર્ટિકલી ડિફ્યુઝનને બદલે અને પોલિ આ p ડિફ્યુઝન અને n ડિફ્યુઝન તમે તેમને આડા મૂકી શકો છો અને 2 સેગમેન્ટ્સને બદલે પોલિસિલિકન છે તમે પોલિસીલીકોનનો એક જ વર્ટિકલ સેગમેન્ટ મૂકી શકે છે જે બંનેને પાર કરશે તેથી લેઆઉટ બનાવવાની ઘણી રીતો છે તેથી તમારા લેઆઉટને વિસ્તારની દૃષ્ટિએ કોમ્પેક્ટ નાનો હોવો જોઈએ જો આ બીજો પ્રથમ લેઆઉટ કરતાં વધુ સારો છે કારણ કે તમે અહીં છો લેઆઉટની ઊંચાઈ વધુ મોટી થઈ રહી હતી તો ચાલો જોઈએ આ આપણે પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે આ તમારું ઇન્વર્ટર છે આ તમારી સ્ટીક ડાયાગ્રામ છે તમે 1 કે 0 એપ્લાય કરો છો તેના આધારે છે તેથી એક ટ્રાન્ઝિસ્ટર કંડક્ટિંગ થશે અને આઉટપુટ ફક્ત ઇનપુટનું કોમ્પ્લિમેન્ટ હશે ચાલો આપણે કેટલાક વધુ ઉદાહરણો જોઈએ તો અહીં હું CMOS NAND ગેટ બતાવી રહ્યો છું તેથી તમે જુઓ છો કે CMOS લેયર સ્કેમેટિક આના જેવું છે પુલ અપમાં 2 p ટાઈપના ટ્રાન્સિસ્ટર છે અને 2 I એટલે પુલ ડાઉનમાં n ટાઇપ ટ્રાન્ઝિસ્ટર છે હવે ફરીથી આ કોઈ અનોખી વસ્તુ નથી તેથી મેં આને સમજવા માટે એક પોસિબલ સ્ટિક ડાયાગ્રામ બતાવી છે તેથી આ A અને B ટ્રાન્ઝિસ્ટર માટે p ડિફ્યુઝનના 2 સેગમેન્ટ્સ છે જે તમે જોઈ શકો છો આ A અહીં ક્રોસ કરીને ટ્રાન્સિસ્ટર બનાવે છે B આને ક્રોસ કરી રહ્યો છે એક ટ્રાન્સિસ્ટર બનાવે છે અને આ આ પોઇન્ટથી કનેક્ટ થઈ રહ્યું છે 2 કનેક્ટ થઈ રહ્યાં છે અને પછી એક મેટલ કનેક્શન છે જે તેને પુલ ડાઉન નેટવર્ક સાથે જોડે છે ત્યાં એક મેટલ કનેક્શન છે તેથી પુલ ડાઉન નેટવર્ક્સમાં વર્ટિકલી આ n ડિફ્યુઝન છે આ A અહીં પ્રથમ ટ્રાન્ઝિસ્ટર બનાવીને ક્રોસ કરી રહ્યું છે અને B અહીં બીજા ટ્રાન્ઝિસ્ટરને ક્રોસ કરી રહ્યું છે તેથી તમે જોઈ શકો છો કે આ એક આર્ટવર્ક કરવા જેવું છે આ એક માર્ગ છે તેથી તમે આ સ્ટ્રકચર બનાવી શકો તેવી ઘણી રીતો છે તેથી તમારે આ નેટલિસ્ટને કોરસ્પોન્ડ હશે અને વિવિધ લેયરો ઉપર કનેક્શન જનરેટ કરવું પડશે જેથી તમે ટ્રાન્ઝિસ્ટર બનાવી શકો તમે VDD અને ગ્રાઉન્ડ સાથે કનેક્શન બનાવી શકો અને આઉટપુટ અને ઇનપુટ્સ સાથે પણ કનેક્શન બનાવી શકો ચાલો આપણે બીજું ઉદાહરણ NOR ગેટ લઈએ તેથી NOR ગેટ આના જેવો દેખાય છે તેથી તમે NAND અને NOR જુઓ છો લેઆઉટ ફક્ત રિજર્વ છે p ટાઈપ જે ઉપર હતું તેથી તેને હોરિઝોન્ટલ એક્સિસ વિશેની મિરર ઇમેજ ગમશે તેથી લેઆઉટ આના જેવું બને છે તેથી હવે n ટાઈપના ટ્રાન્સિસ્ટર પેરેલલમાં આવી રહ્યા છે p ટાઈપના ટ્રાન્સિસ્ટર સિરીઝમાં આવી રહ્યા છે તેથી હવે મુદ્દો એ છે કે જો તમારી પાસે કોઈ દૃશ્ય છે જ્યાં વધુ કોમ્પ્લેક્સ ગેટ છે તો તમે અમલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો ચાલો આપણે અહીં એક ઉદાહરણ લઈએ ધારો કે આપણે એક ફંક્શન abvc નો અમલ કરી રહ્યા છીએ તેથી ચાલો તેને એકવાર જોઈએ તેથી આપણે એક ફંકશન abvc અમલમાં મૂકીએ છીએ હવે આ CMOS લેવલ સર્કિટ ડાયાગ્રામ બરાબર શું હશે આના માટે એક પુલ અપ અને પુલ ડાઉન નેટવર્ક હશે ચાલો હું તમને પહેલા પુલ ડાઉન નેટવર્ક બતાવું પુલ ડાઉન નેટવર્ક્સમાં આના જેવા ટ્રાન્ઝિસ્ટર હશે જ્યાં a અને b સિરીઝમાં આવશે c પેરેલલમાં આવશે પરંતુ પુલ અપ નેટવર્ક્સમાં તે ફક્ત આનું ડ્યુઅલ હશે ડ્યુઅલ એટલે કે આ તમારું c હશે તે સિરીઝમાં આવશે અને પછી a b આના જેવું કંઈક પેરેલલ આવશે તેથી તમે અહીંથી આઉટપુટ f લો તેથી આ ફંકશન જે રીતે કામ કરે છે તે આના જેવું છે જો આ a b અથવા c આ સ્થિતિ સાચી છે તેનો અર્થ એ છે કે ક્યાં તો a અને b બંને 1 છે અથવા c 1 છે તો પુલ ડાઉન નેટવર્ક ચાલશે જો a અને b બંને 1 છે તો આ પાથ ચાલુ રહેશે જો c 1 છે તો આ પાથ ચાલુ રહેશે તેથી f ગ્રાઉન્ડ સાથે જોડવામાં આવશે ચાલો abvc નો અર્થ છે કે જો તમે ડી મોર્ગન લો એપ્લાય કરો છો તો તે ab હશે c જે a અથવા b c હશે તેથી પુલ અપ નેટવર્ક્સ આનો અમલ કરે છે તેથી જો તમે કહી શકો કે a અને b તેમાંથી કોઈપણ 0 છે જેનો અર્થ થાય છે કે આ કંડક્ટિંગ છે અથવા આ કન્ડક્ટ કરી રહ્યું છે અને c 0 છે જેનો અર્થ છે કે આ પણ કંડક્ટ કરી રહ્યું છે તો VDD f સાથે કનેક્ટ થશે તેથી આઉટપુટ 1 હશે બરાબર તેથી આ એક CMOS લેયર સ્કેમેટિક છે જે તમે આપેલ ફંકશનમાંથી ખૂબ જ સરળતાથી જનરેટ કરી શકો છો પરંતુ તમે જોઈ શકો છો કે લેઆઉટ એટલું સ્પષ્ટ ન પણ હોઈ શકે તેથી લાઈનો એકબીજાને પાર કર્યા વિના કોમ્પ્લેક્સ ફંકશન માટે લેઆઉટ બનાવવું એ એક કોમ્પ્લેક્સ ફંકશન છે તેથી જો તમે આને એનાલાઇઝ કરશો તો તે સાચું જણાશે પરંતુ એક આર્બીટરી ફંકશન આપેલ છે કે શ્રેષ્ઠ લેઆઉટ કેવી રીતે મેળવવું જે ખૂબ સરળ ફંકશન નથી તેથી તમે અહીં જોઈ શકો છો પુલ અપમાં 2 ટ્રાન્ઝિસ્ટર પેરેલલમાં આવે છે પછી અહીં એક ટ્રાન્ઝિસ્ટર સિરીઝમાં છે અને પુલ ડાઉનમાં a અને b સિરીઝમાં છે અને c પેરેલલમાં છે તો તમારી પાસે અલગ અલગ કોન્ટેકો હોઈ શકે છે જુઓ અહીં એક રસપ્રદ વાત છે તમારે અહીં કોન્ટેકની જરૂર છે અને મેટલ ઉપર તમે અહીં શા માટે લાવી રહ્યા છો કારણ કે પહેલેથી જ પોલિસિલિકોન વાયર આ રીતે ચાલતો હતો અને જો તમે આ ડિફ્યુઝન લીલા વાયરને સીધા અહીં નીચે લાવ્યા હોત તો અહીં બીજું ટ્રાન્ઝિસ્ટર બન્યું હોત ત્યાં લીલો છે અને આ લાલ ક્રોસિંગ હશે તેથી તમારે આ બાબતો વિશે સાવચેત રહેવાની જરૂર છે તેથી CMOS ડિઝાઇન માટે CMOS લેયરની નેટલિસ્ટની જેમ આ ઉદાહરણમાં મેં બતાવ્યું હતું આ એકદમ સીધું છે કોઈપણ નેગેટિવ ફંક્શનને જોતાં CMOS પોઝિટીવ ફંક્શનને અમલમાં મૂકી શકતું નથી જેમ કે જો તમારી પાસે f બરાબર abvcd નું ફંક્શન હોય તો એક CMOS આને અમલમાં મૂકી શકતું નથી તેથી તમારે પહેલા આ NOT નો અમલ કરવો પડશે તે પછી ફરીથી ઇન્વર્ટર તે પછી આમાંથી લેઆઉટમાં ટ્રાન્સલેટિંગ કરવું સહેલું નથી પરંતુ ઇંટરમીડિએટ સ્ટેપ તમારા માટે સરળ હોઈ શકે છે આ ટોપોલોજી તમે સીધા જ સ્ટીક ડાયાગ્રામમાં મેપ કરો છો અને સ્ટીક ડાયાગ્રામમાંથી તમે લેઆઉટ જનરેટ કરવાનો પ્રયાસ કરો છો જે સામાન્ય રીતે તમે આને જે રીતે જુઓ છો સ્કેમેટિકની ટોપોલોજી સાથે કોરસ્પોન્ડન્સ જે મેં આ દોર્યો છે તેથી તેઓ લગભગ સમાન સ્ટ્રકચરને રિપ્રેઝન્ટ કરે છે તેથી આપણે આ તે જાણવા માગીએ છીએ અને ડિઝાઇન રૂલો આમાં મદદ કરે છે જે તમારી પાસે લેઆઉટ છે તમે લેઆઉટ અથવા સ્ટીક ડાયાગ્રામ લેઆઉટને વાસ્તવિક લેઆઉટમાં આપમેળે કન્વર્ટ કરી શકો છો જ્યાં વાયરની પહોળાઈ અને સેપરેશન વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી ડિઝાઇન રૂલની તપાસ તમને 2 બાબતોમાં મદદ કરે છે એક લેઆઉટની ઓટોમેટેડ જનરેશનમાં અને ઘણા બધા ટ્રાંસફોર્મેશન્સ કર્યા છે પછી તમે જોશો આપણે લેઆઉટ કોમ્પેક્શન વિશે વાત કરીશું તેથી સારી રીતે કોમ્પેક્શન કર્યા પછી ચિપમાં ક્યાંક કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને તે એક સમસ્યાને કારણે આખી ચિપ નિષ્ફળ થઈ શકે છે તેથી અંતે તમે ડિઝાઇન રૂલની તપાસ પણ કરી શકો છો કે કેમ તે શોધવા માટે કે ડિઝાઇનના રૂલોમાં આવી કોઈ વેરિએશન્સ વાયોલેશન્સ થયું છે તેથી આ સાથે આપણે હવે પછીના લેક્ચરમાં આ લેક્ચરના અંતમાં આવીએ છીએ જેમ મેં કહ્યું છે કે આપણે લેઆઉટ કોમ્પેક્શનના વિસ્તારને ઘટાડવાની વિવિધ રીતો શોધીશું